તે તારણ આપે છે કે સાઇનુંસોઇડલ શોધવાની એક વધુ ભવ્ય રીત છે આપણે એક્સ્પોનેંસિયલ s t નો ઉકેલ જાણીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે આ રેખીય સર્કિટ છે જે આપેલું છે હું અહીં એક RC ફિલ્ટર રિસ્પોન્સના ભાગ ને જ ગણતરીમાં લઉં છું અહિયાં V c 1 એ સ્ટડી સ્ટેટ છે અને V c 2 એ પણ સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ છે તેથી VC 1 જે v p cos ω t ϕ નો સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ આપે છે V c 2 એ V p × sin ω t ϕ નો સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ છે અને આપણે જાણીએ છીએ કે આ સુપર પોઝિશનને અનુસરે છે તેથી સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ પણ સુપર પોઝિશનને અનુસરે છે તો હવે મારે શું કરવું જોઈએ હું શું કરી શકું ચાલો કહીએ કે હું આઅમુક સંખ્યા અને આ અમુક અન્ય સંખ્યાનું વજન કરી શકું અને ઉમેરી શકું તે આ અમુક સંખ્યાને વજન કરવા અને આ આ સંખ્યાને આપવાનો રિસ્પોન્સ હશે શું તે નથી અથવા જો અહી આ RC ફિલ્ટર ની કલ્પના આ ઈનપુટ આલ્ફા × અને આ ઇનપુટ બીટા × સાથે કરીએ તો આમ સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ આલ્ફા × V c 1 બીટા × V c 2 હશે શું તે ભાગ ખાતરીપૂર્વક છે આ ફક્ત સ્ટ્રેટ ફોરવર્ડ સુપર પોઝિશન છે તેથી રસપ્રદ બાબત એ છે કે હવે ચાલો કહીએ કે આ 1 છે અને આ j છે હું V p cos ω t ϕ j × V p sign ω t ϕ લઈશ આ બધું તમારા મગજમાં છે મારો મતલબ કે આપણે વોલ્ટેજ તરીકે j × V p કેવી રીતે મેળવીએ તેની ચિંતા કરવાની નથી તો જે તમે લાગુ કરી રહ્યા છો તેમાં વાસ્તવિક ઇનપુટ શું છે આ V p એક્સ્પોનેંસિયલ j ω t ϕ ના ઇનપુટને લાગુ કરવા સમાન છે અને તેનો પ્રતિભાવ છે હવે આનો ઉકેલ હું પહેલેથી જ જાણું છું આ શુ છે આ ચોક્કસ સર્કિટ માટે V p એક્સ્પોનેંસિયલ j ω t ϕ માટે સ્ટડી સ્ટેટ ઉકેલ શું છે મારી પાસે બે રેખીય પ્રણાલીઓ છે પ્રથમમાં ઇનપુટ V p cos ω t ϕ છે બીજામાં ઇનપુટ V p sin ω t ϕ છે પ્રથમમાં રિસ્પોન્સ V c 1 છે બીજામાં રિસ્પોન્સ V c 2 છે તેથી જો હું ત્રીજી સિસ્ટમ લાગુ કરું તો કદાચ હું તે ચિત્રમાં બતાવીશ તો ચાલો કહીએ કે રિસ્પોન્સ V c 1 થી V p cos ω t ϕ છે અને રિસ્પોન્સ V c 2 થી V p sin ω t ϕ છે અને આમ જો મારી પાસે V p × alpha cos ω t ϕ beta × sin ω t ϕ છે સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ એ આલ્ફા × V c 1 બીટા વખત V c 2 હશે તેથી સ્પષ્ટ રીતે આ કોઈપણ આલ્ફા અને બીટા માટે લાગુ પડે છે તેથી હું આલ્ફા બરાબર 1 અને બીટા બરાબર j નો ઉપયોગ કરીશ તેથી V p એક્સ્પોનેસિયલ j ω t ϕ નો રિસ્પોન્સ V c 1 j × V c 2 થશે આમ R સર્કિટથી V p એક્સ્પોનેસિયલ j ω t ϕ નો રિસ્પોન્સ શું છે Vp એક્સ્પોનેસિયલ s t નો રિસ્પોન્સ શું છે તે શું હતું સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ V p 1 SCR એક્સ્પોનેસિયલ s t તેથી આ બીજું કંઈ નથી પણ V p એક્સ્પોનેસિયલ j ϕ એક્સ્પોનેસિયલ jωt તેથી આનો ઉકેલ V p એક્સ્પોનેસિયલ j ϕ 1 j ω CR એક્સ્પોનેસિયલ j ω t છે અને હું ત્યાં ϕ પાછું મૂકી શકું છું હું તેને V p એક્સ્પોનેસિયલ j ω t ϕ 1 j ω CR તરીકે પણ લખી શકું છું હું પહેલેથી જ જવાબ જાણું છું જે અહીં ફાયદો છે મેં સુપર પોઝિશન કર્યું ઇનપુટ V p એક્સ્પોનેસિયલ j ω t ϕ હોવાનું બહાર આવ્યું અને તેનો જવાબ હું પહેલેથી જ જાણું છું પછી શું વિદ્યાર્થી જો હું વિકલન સમીકરણ અલગથી લખીશ તો આ R c d v c 1 d t V c 1 બરાબર V p cos ω t ϕ અને R c d v c 2 d t V c 2 એ V p sin ω t ϕ છે અહીં મુખ્ય વસ્તુ એ છે કે ગુણાંક બધા વાસ્તવિક છે જો તે ગુણાંક કાલ્પનિક માટે લઈએ તો તે એક સંપૂર્ણ માન્ય રેખીય વિકલન સમીકરણ છે જે આપણે અહી કરી શકતા નથી તો તમે તેમને પાર કરી શકશો મારો મતલબ છે કે આ તમને તે અને તેથી વધુ આપી શકે છે માઇનસ 1 નું વર્ગમૂળ આપણને જ્યાંમળે છે આપણે ત્યાં સુપર પોઝિશન કરીએ છીએ આપણે આને 1 સાથે ગુણાકાર કરીએ છીએ અને આપણે આને j સાથે ગુણાકાર કરીએ છીએ અને પછી આપણે તેને ઉમેરીએ છીએ તેથી એકમાત્ર સ્થાન જ્યાં આ j દેખાય છે તે આના ગુણાકારમાં છે કારણ કે જ્યારે તમે V p એક્સ્પોનેન્સિયલ j ω t ϕ ના રિસ્પોન્સ ની ગણતરી કરો છો ત્યારે વાસ્તવિક ભાગ અહીં રિસ્પોન્સ છે અને કાલ્પનિક ભાગ ત્યાં રિસ્પોન્સ છે અહીં મુખ્ય વસ્તુ એ છે કે આ રેખીય સિસ્ટમ છે જેના વિકલન સમીકરણમાં માત્ર વાસ્તવિક ગુણાંક છે હવે ખરેખર કોઈપણ સર્કિટ તેનું પાલન કરશે કારણ કે આપણાં બધા ઘટકના મૂલ્યો વાસ્તવિક છે પરંતુ વિકલન સમીકરણો બનાવવાનું શક્ય છે મારો મતલબ કે હું અહીં ફક્ત j મૂકી શકું છું આપણે તેનો ઉકેલ શોધી શકીએ છીએ પરંતુ પછી તમે એમ ન કહી શકો કે વાસ્તવિક ભાગ ત્યાંથી આવી રહ્યો છે કારણ કે તમે સિસ્ટમની અંદર j ના કારણે જટિલ ભાગ પણ મેળવી શકો છો તેથી આ વાસ્તવિક ભાગ છે અને આ કાલ્પનિક ભાગ છે શું આ બરાબર છે તેથી જટિલ એક્સ્પોનેન્સિયલ મેળવવા માટે કોસ અને સાઇનને સુપરપોઝ કરવાની આ એક રીત છે અને સામાન્ય રીતે જટિલ એક્સ્પોનેન્સિયલનો ઉકેલ સરળ છે સાઇનુંસોઇડલના ઉકેલોની બીજગણિતની રીતે સરખામણી કરતાં ખરેખર આ સમાન ઉકેલ છે ભાવનાત્મક રીતે પરંતુ સૂત્રો થોડા વધુ અવ્યવસ્થિત લાગે છે કારણ કે મારી પાસે આ આલ્ફા cos ω t બીટા sin ω t હતું અને પછી મારે કોંસ્ટંટ શોધવા પડશે હવે ખરેખર તે કરવાની આ એક સરળ રીત છે આમ કરવાથી તમને તે જ જવાબ મળશે તેથી હું તમને ભારપૂર્વક વિનંતી કરું છું કે તમે ત્રણેય પદ્ધતિઓ અજમાવી જુઓ આ સૌ પ્રથમ એક ખૂબ જ સરળ સર્કિટ છે તેથી તમે આલ્ફા cos બીટા sin તરીકે ઉકેલ મૂકો કોંસ્ટંટ શોધો તમે કોસને એક્સ્પોનેંસિયલ j ω એક્સ્પોનેંસિયલ માઇનસ j ω તરીકે વિઘટિત કરો ઉકેલ શોધો અને છેલ્લે તમે આ કરો તો તમને ઉકેલ મળશે તો પછી ઉપાય શું V c 1 શું છે ફોર્સ રિસ્પોન્સ શું છે આનો વાસ્તવિક ભાગ શું છે જો આ સ્રોત R અને C છે તો ઉકેલ V p 1 j ω c R એક્સ્પોનેંસિયલ j ω t ϕ છે આ ફરીથી ફોર્સ રિસ્પોન્સ છે આપણે ફક્ત અહીં ફોર્સ રિસ્પોન્સ વિશે વાત કરી રહ્યા છીએ અને જો તમારી પાસે V p cos ω t ϕ ઉત્તેજક તરીકે હોય તો તેનો રિસ્પોન્સ આનો વાસ્તવિક ભાગ હશે તો આનો વાસ્તવિક ભાગ શું છે આનો વાસ્તવિક ભાગ અને તે કરવા માટેની ઘણી રીતો શું છે સૌ પ્રથમ હું માનું છું કે આપણે જટિલ સંખ્યાઓ સાથે જોડાયેલી ગણતરીમાં પહેલેથી જ ખૂબ આરામદાયક છીએ જટિલ સંખ્યાઓના બે સ્વરૂપો છે આ રેક્ટેંગ્યુલર અથવા કોણ છે હવે બંને રજૂઆતો સ્પષ્ટ રીતે ઉપયોગી કહે છે કે જટિલ સંખ્યાઓ ઉમેરવા માટે આ વધુ અનુકૂળ છે આ જટિલ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે વધુ અનુકૂળ છે તેથી જો હું અહીં આનો ઉપયોગ કરું તો મારી પાસે 1 1 j ω c R શું છે આનું એમ્પ્લિટ્યુડ શું છે વિદ્યાર્થી એમ્પ્લિટ્યુડ વિદ્યાર્થી અને તે એમ્પ્લિટ્યુડ છે અને આરગ્યુંમેંટ માઇનસ ટેન ઇનવર્સ ω c R છે તેને કરવા માટે ઘણી બધી રીતો છે તેથી તમે વાસ્તવિક છેદ અને પછી એક જટિલ અંશ મેળવો છો તેથી છેવટે આનો પ્રતિભાવ 1 ω c Rનો વર્ગ એ V p વર્ગમૂળ માથી અને cos ઓફ ω t ϕ માઇનસ ટાઈમ ઇનવર્સ ω c R નો હોય છે તેથી તમે એક રેખીય પ્રણાલીમાં સાઈનુંસોઈડલ લાગુ કરો છો તમે આ સાથે શું મેળવો છો સાઈનુંસોઈડલ બરાબર એ જ વર્તાવ સાથે C એમ્પ્લિટ્યુડ વધારે બદલાશે અને પછી ફેસ બદલાશે એમ્પ્લિટ્યુડ કેટલો બદલાશે અને ફેશ કેટલો બદલાશે તે સર્કિટ પર આધાર રાખે છે તેથી આ ફેસનું મૂલ્ય કહે છે અને આ પરિબળ જે એમ્પ્લિટ્યુડ બદલાય છે તેથી તે સ્પષ્ટ રીતે સર્કિટ તેમજ ફ્રિક્વન્સી પર આધાર રાખે છે તેથી તમે એકવાર કેપેસીટર તો આના રિસ્પોન્સ માં વાસ્તવિક ભાગ કોસાઇન કોસ એમ્પ્લિટ્યુડ એ V p વિભાજિત વર્ગમૂળ માં 1 ω વર્ગ c વર્ગ Rવર્ગ છે અને જેનું આરગ્યુંમેંટ ω t ϕ માઇનસ ટેન ઇનવર્સ ω cR છે મહત્વની વસ્તુ અહીં એ છે કે જો તમે રેખીય પ્રણાલીમાં સાઇનુંસોઇડલ લાગુ કરો છો તો ફોર્સ રિસ્પોન્સ એ બરાબર સમાન ફ્રીક્વન્સીનો સાઇનુંસોઇડલ હશે તમે રેખીય પ્રણાલીમાંથી કોઈ નવી ફ્રીક્વન્સી ઉત્પન્ન કરી શકતા નથી તમે cos ઓફ ω t લાગુ કર્યું છે જે તમને માત્ર cos ω t આપશે કારણ કે તે એમ્પ્લિટ્યુડ છે પરિવર્તન છે તે ફેસ બદલાય છે તે બધું જ છે પરંતુ આ રેખીય પ્રણાલીઓનો ખૂબ જ મહત્વપૂર્ણ સ્વીકાર છે જે વિશ્લેષણ અને માપન અને પરીક્ષણ બંને માટે દરેક વસ્તુ માટે ઉપયોગી થશે